પાણીના પંપીંગની બીજી એપ્લિકેશન ઊર્જા સંગ્રહમાં છે સપ્તાહ 5 માં યાદ કરો આપણે ઊર્જા સંગ્રહના અન્ય સ્વરૂપો વિશે ચર્ચા કરી હતી જ્યાં પમ્પડ હાઈડ્રો તેમાંથી એક હતું અહીં તમે નીચલા સ્તરથી પાણીને ઉચ્ચ સ્તર સુધી પહોચાડે છે અને પોટેન્શીયલ ઊર્જા સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે અને જ્યારે તમને તેની જરૂર પડે ત્યારે તમે તે પોટેન્શીયલ ઊર્જાને ગતિશક્તિમાં રૂપાંતરિત કરવા માંગો છો આ ઇમ્પેલર્સને ફેરવશો અને પછી મોટરની જે શાફ્ટ ફેરી રહી છે મોટર હવે જનરેટરની જેમ કાર્ય કરશે જે યાંત્રિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં સ્થાનાંતરિત કરશે તેથી આ રીતે અમે વિદ્યુત ઊર્જા મેળવીશું જેનો ઉપયોગ લોડ્સને પાવર કરવા માટે કરી શકાય છે તેથી તે કરવા માટે અમે આ ફેશનમાં એક પાઇપ મૂકીએ છીએ આને પેનોસ્ટક કહેવામાં આવે છે અને તેના અંતમાં ત્યાં એક જેટ છે આ વાલ્વને નિયંત્રિત કરીને તમે અહીં જેટને નિયંત્રિત કરી શકો છો જે ઇમ્પેલર્સને ફેરવશે અને ત્યાંથી યાંત્રિક શક્તિ મેળવો જે આ મશીન હવે જનરેટરની જેમ કાર્ય કરશે ત્યારે ઇલેક્ટ્રિકલમાં રૂપાંતરિત થઈ જશે આ સિસ્ટમમાં પમ્પડ ભાગ અને હાઇડ્રા હાઇડલ ભાગ બંને એક જ મશીનનો ઉપયોગ કરે છે મશીન પંપ ગોઠવણી પણ કરે છે જ્યારે તે પમ્પિંગ કરે છે ત્યારે આ એક મોટર છે અને આ એક પમ્પ હશે એક એને સેન્ટ્રીફ્યુગલ પંપ કહી દો અને જ્યારે તમે ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ ઉત્પન્ન કરી રહ્યાં છો ત્યારે આ ટર્બાઇન બનશે અને આ જનરેટર બનશે તેથી અહીં જો તમે ડીસી મોટરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમને ડીસી આઉટપુટ મળશે વૈકલ્પિક રીતે જો તમે વિવિધ પાવર સ્તરો પર AC આઉટપુટ મેળવવા માંગતા હો તો પંમ્પિંગ પાવર એક રેટિંગમાં હોઈ શકે છે તમે શક્તિનો ઉપયોગ કરશો તેથી ઉંચી ઊર્જા પ્રાપ્ત કરી શકે છે તેથી તે જેવી એક ડીકપલ્ડ સિસ્ટમ આ કંઈક હશે તેથી તમારી પાસે પી પેનલ ડી મોટર અને સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ કરીને અહીં આ જળને નીચલા સ્તરથી ઓવર હેડ ટેન્ક સુધી પહોંચાડવા માટે એક જળાશય છે જે આપણે કહી શકીએ છીએ અને પછી આ ઓવર હેડ ટાંકીમાંથી હું પેનસ્ટોકનો ઉપયોગ કરું છું અને પછી તેનો ઉપયોગ બીજી ટર્બાઇન ચલાવવા માટે કરું છું અને ટર્બાઇનનો શાફ્ટ જનરેટર સાથે જોડાયેલ છે અને જનરેટરનું આઉટપુટ એ ડીસી આઉટપુટ છે અથવા તે 3 તબક્કાની AC આઉટપુટ હોઈ શકે છે તમે તેના આધારે ડીસી જનરેટર અથવા AC જનરેટર રાખી શકો છો તેથી આનો બીજો ફાયદો એ છે કે તમે પાણીને નીચી શક્તિ પર પમ્પ કરી શકો છો તમે તેને આખો દિવસ ફેલાવી શકો છો પાણી આખો દિવસ એકઠા કરી શકો છો તેથી શક્તિ હાઇડ્રોલિક શક્તિ ઓછી હશે અને તો પછી તમારે રાતના સમયે ઇલેક્ટ્રિકલ આઉટપુટની જરૂર પડી શકે છે ચાલો આપણે ટૂંકા ગાળા માટે કહીએ ચાલો આપણે કહીએ કે તમે 4 કલાકમાં પંપ કરો અને પછી તમે આ વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરવા માંગતા હો જે 1 કલાકમાં સંગ્રહિત થાય છે તો પછી આ રેટિંગ ઊંચા હોઈ શકે છે આની પાવર રેટિંગ વધારે હોઈ શકે છે અને તમારી પાસે આઉટપુટ AC હોઈ શકે છે તમે ડીસી મોટરનો ઉપયોગ કરીને આગળ વધશો અને પછી તમે AC જનરેટર અને એલ્ટરનેટર અને આ ACનો ઉપયોગ કરીને ACના રૂપમાં પાવર શકો છો ઘણા લોડ્સને શક્તિ આપવા માટે સીધો ઉપયોગ કરી શકાય છે જો તમે તેને ડીસપ્લ કરો છો તો તમે જોશો કે તે વધુ ફાયદાકારક છે પરંતુ એકમાત્ર વસ્તુ એ છે કે તમારે વધારાની ટર્બાઇન અને જનરેટર માટે ચૂકવણી કરવી પડશે તેથી આ પણ અન્ય દ્રશ્ય છે અમે આ ભાગ વિશે લાંબી ચર્ચા કરી છે પાણીને નીચલા સ્તરથી ઊંચા સ્તર સુધી પહોંચાડ્યું છે અમે આ ભાગ માટે હાઇડ્રોલિક ઊર્જાની ગણતરી કેવી રીતે કરવી તે વિશે ચર્ચા કરી છે ચાલો હું આ ભાગ વિશે ટૂંકમાં ચર્ચા કરીશ હવે પમ્પ હાઈડ્રોની આ વિશિષ્ટ એપ્લિકેશન માટે જમણી બાજુનો ભાગ જેને શેડ કરવામાં આવે છે તેને હાઇડલ સિસ્ટમ કહેવામાં આવે છે અને પાવર રેટિંગના આધારે તેને હાઇડલ મિની હાઇડલ માઇક્રો હાઇડલ અથવા પીકો હાઇડલ કહી શકાય પીકો હાઇડલ રેટિંગ્સ એ 5 કિલો વોટનો ક્રમ છે 50 કિલો વોટના ક્રમમાં માઇક્રો હાઇડલ છે તેથી ચાલો હું નાના ઘરો અને સમુદાય વપરાશ પ્રકારની વસ્તુ માટે એક સરળ પીકો હાઇડલ સિસ્ટમની ચર્ચા કરું અને ચાલો આપણે થોડા મહત્વના સમીકરણોને ટૂંકમાં જોઈએ એક જળાશયને ધ્યાનમાં લો અને જળાશયમાંથી પેનસ્ટોક અને પેનોસ્ટકના અંતે ત્યાં એક જેટ છે અને પાણીનો જેટ ઇમ્પેલરના બ્લેડ પર પ્રભાવિત કરે છે અને આ ટર્બાઇન તરીકે કામ કરે છે જે આ સમયે પાણીની ગતિશક્તિને રૂપાંતરિત કરે છે યાંત્રિક શાફ્ટ ઊર્જા માટે જેટ અને આપણે અહીં આ ઊચાઈને જાણીએ છીએ હવે હું ઉપલા કેસ Hને પ્રતીક આપીશ કારણ કે લોઅર કેસ h આપણે પાણીના પંપીંગના કિસ્સામાં કુલ ડાયનામિક હેડનો ઉપયોગ કર્યો છે તેથી આ ઊર્જાને પ્રાપ્ત કરવા માટે આ અપર કેસો H અને આ બિંદુનો અહીં જેટ પર ઉપયોગ કરો આપણે કહીશું Q ડોટ એ ફ્લો રેટ અથવા ડિસ્ચાર્જ રેટ છે આપણે હાઇડ્રોલિક એનર્જી Eh ને જાણીએ છીએ જે ρQgh છે અને આપણે હાઇડ્રોલિક પાવર ρQ ડોટ gh પણ જાણીએ છીએ ફક્ત એટલું જ નોંધ લો કે ઊચાઇ જુદી છે જેટની આ અક્ષની મધ્યમાં ઊંચાઇ છે આ ટર્બાઇન આ પેલ્ટન વ્હીલ અને પેન્સ્ટોકના અંતમાં જેટ જે પેલ્ટન વ્હીલ પર છે અને ગતિશક્તિને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરી રહ્યું છે તે ધ્યાનમાં લો અને આ હાઈડ્રોલિક પાવર ρQ dot gh છે ρ પહેલાની જેમ 1000 કિગ્રા મી3 છે g એ 9 81 મી સે2 છે અને અમારી પાસે આ બિંદુએ હાઇડ્રોલિક પાવર છે અને અમે લઈ શકીએ છીએ તે લગભગ 10 Q dot h કિલો વોટ છે પ્રવાહ દર મી3 સે માં છે અને જો તમે લિટર સે માં પ્રવાહ દર લો તો તે 10 Q dot h વોટ્સ બનશે જ્યાં પ્રવાહ દર પ્રતિ સેકંડ લિટર છે તેથી h ની કિંમત સિવાય આ બધા સમાન રહે છે તેથી ઉદાહરણ તરીકે 100 મી હેડ 5 લિટર સે ફ્લોમાં આ સમયે 5000W અથવા 5 કિલો વોટની હાઇડ્રોલિક પાવર છે હવે હું તે વ્યાખ્યાયિત કરું છું કે આ તેના જેટ પ્રવાહ વેગ uj છે હવે ટર્બાઇન વેગ uj છે ટર્બાઇનની કોણીય ગતિ ωtt આ ટેન્જેન્શીયલ વેગ છે હવે Ft ટેન્જેન્શીયલ બળ 2ρ Q dot દ્વારા આપવામાં આવે છે uj એ જેટ વેગ છે ut ટર્બાઇન ટેન્જેન્શીયલ વેગ છે uj umનો એકમ મી સે ધરાવે છે Q ડોટનો એકમ મી3સે અને ρ નો એકમ kgm3 છે તેથી તમારી પાસે એકંદરે એકમ કિલોગ્રામ મીસે2 છે તેથી મીસે2 એક્સિલરેશન નો એકમ છે અને તમારી પાસે કિલોગ્ર્રમ ગુણ્યા માસ ગુણ્યા એક્સિલરેશન છે તેથી આ બળનો એકમ છે તેથી આ મેળવી શકાય છે તો ટેન્જેન્શીયલ શક્તિ વધારે છે અમે એ પણ જાણીએ છીએ કે હાઇડ્રોલિક ઊર્જા ρQgHa છે હું કહીશ કે Ha હવા એ જળાશયના આઉટલેટની મધ્યમાં જેટની મધ્યથી વાસ્તવિક માપેલ ભૌતિક ઊંચાઇ છે તેથી આ પોટેન્શીયલ ઊર્જાને ડાયનામિક ઊર્જામાં 12 ρQuj2 તરીકે રૂપાંતરિત કરવામાં આવે છે આ ફોર્મ 12 એમવી2 ρQ માસ uj2 જેટ વેગનું છે હવે ρQ અને ρQ હું દૂર કરી શકું છું જેથી તમારી પાસે 2gHa એ uj2 જેટલું છે તો હવે આ પ્રવાહી વેગ પર હું ક્રોસ જાણું છું જેટ ક્રોસ વિભાગ ક્ષેત્ર aj છે ચાલો કહીએ aj x uj Q ડોટ હશે તેથી આ ત્રણ સંબંધોમાંથી આ ત્રણ સંબંધો છે ચાલો આપણે કહીએ કે Q ડોટ Uj દ્રષ્ટિએ વ્યક્ત કરી શકાય છે Uj જાતે 2gHa તરીકે વ્યક્ત થઈ શકે છે તેથી જ્યારે તમે Q ડોટ અને Uj ને અહીં બદલશો ત્યારે તમારી પાસે Ft હશે ફક્ત Ut Ut નું એક કાર્ય બાકીના બધા જ ટેન્જેન્શીયલ વેગ છે તો તમે કહો શક્તિ યાંત્રિક શક્તિ એ કાર્યક્ષમતાનો સમય જેટ છે જે અહીંની હાઇડ્રોલિક પાવર છે જે કાર્યક્ષમતાનો સમય છે Ft x ut Ft x ut જે જેટ શક્તિ છે હવે કારણ કે આ આખું Ft પોતે જ ut x ut નું ફંક્શન છે તેથી તમારી પાસે ut2ટર્મ અને એક ut ટર્મ હશે તેથી હું સામાન્ય રીતે તેને Pmα1ut β1ut2તરીકે મૂકીશ તેથી Q ડોટ અને Uj તેને અહીં બદલો અને Ft તમે તેને અહીં બદલો તમને યાંત્રિક શક્તિ મળશે તે જ સંદર્ભમાં જે ટેજેન્ટિઅલ જેટ વેગ છે હવે Ut ને કોણીય વેગની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકાય છે તેથી મારી પાસે ત્રિજ્યા r છે તેથી ut એ ωt×r જે બરાબર છે તે તમારા ઇમ્પેલરની ત્રિજ્યા છે હવે Pm ને α ωt β ωt2 તરીકે વ્યક્ત કરી શકાય છે હવે આ પાવર ઇક્વેશન છે શાફ્ટ પર ઉપલબ્ધ યાંત્રિક શક્તિ α અને β આપવામાં આવે છે આ એક આ હોઈ શકે છે મેં કહ્યું તેમ તમે અવેજી કરશો તમે આ સંબંધ મેળવશો α ωt β ωt2 હવે તે પાવર સમીકરણનો ઉપયોગ કરીને યાંત્રિક શાફ્ટ પાવર Pm જે α ωt β ωt2ની બરાબર છે જુઓ કે ટોર્ક અને શક્તિ સંબંધિત છે ટોર્ક ગુણ્યા ω એ પાવર છે તેથી ટોર્ક શાફ્ટ ટોર્ક એ પાવર ભાગ્યા ω કોણીય વેગ છે જે α βωt ની બરાબર છે તેથી આ ઘટી રહ્યો છે આ રેખીય અને ઘટતો ઢાળ છે હવે જ્યારે t એ 0 છે જ્યારે શાફ્ટ ટોર્ક 0 છે તમે જોશો કે ωt એ α β છે હવે તે અનુરૂપ હોવું જોઈએ જુઓ કે તમે તેનો ઉપયોગ 50 હર્ટ્ઝ બનાવવા માટે અને પેદા કરવા માટે કરી રહ્યાં છો 50 હર્ટ્ઝ એ સિંક્રનસ ફ્રીક્વન્સી છે તેથી તે સિંક્રનસ ફ્રીક્વન્સી બે ગણાને અનુરૂપ હોવું જોઈએ હું તમને કહીશ કે શા માટે તેથી તમારે ગિયર રેશિયોની જરૂર છે જેથી બે ગણી સિંક્રનસ ફ્રીક્વન્સી અને α β અનુરૂપ અને આઉટપુટ પર ગિયર બોક્ષ પછી તે Tt ગિયર રેશિયો હશે ચાલો હવે આપણે પ્લોટ દોરીએ અને જોઈએ કે મારો મતલબ શું છે આ લાઇન લાલ લીટી એ ટોર્ક લાઇન છે આનો વિચાર કરો તમે અહીં α β ωt જોશો તેથી એક ω બરાબર 0 છે તમારી પાસે ટોર્કનું થોડું મૂલ્ય હશે અને ટોર્કનું મૂલ્ય તે 0 સુધી બને ત્યાં સુધી વધતું રહેશે જ્યારે t α β બરાબર થશે હવે અહીં શક્તિ એક ચોરસ ટર્મ છે આ પેરબોલિક છે તેથી તમને એક પેરબોલિક વસ્તુ મળે છે જ્યાં મહત્તમ શક્તિ અહીં છે તેથી જ્યારે તમારી પાસે ત્યાં મહત્તમ શક્તિ હોય ત્યારે ωs હશે જ્યારે હું તેનો ઉપયોગ જનરેટર તરીકે કરું છું ત્યારે મારું AC મોટર અલ્ટરનેટર અથવા ઇન્ડક્શન જનરેટર અહીંના મારા 50 હર્ટ્ઝ ઘટકને અનુરૂપ ɷs ને અનુરૂપ આવર્તન હોવું જોઈએ પછી આ 2ɷs ને અનુરૂપ હોવું જોઈએ તેથી તેથી જ જ્યારે આપણે ટોર્કસ 0 થાય છે ત્યારે 2ɷs એ αβ ને અનુરૂપ હોવા જોઈએ તેથી આ રીતે ગિયર રેશિયોની ગણતરી કરવામાં આવે છે તેથી આ બિંદુએ શાફ્ટ ટોર્ક જે 0 થાય છે તે આ સમીકરણમાં α β છે પરંતુ અમે ઇચ્છીએ છીએ કે મૂલ્ય એલ્ટરનેટરની આવર્તનથી 2ɷs થાય જે છેવટે વપરાશકર્તા લોડને આપવું જોઈએ તેથી તેનો ઉપયોગ કરીને અમને આ સ્પષ્ટ 2ɷs αβ મળે છે અને તમારું ઓપરેટિંગ પોઇન્ટ અહીં ક્યાંક નજીક છે જ્યાં તમને પીક પાવર મળી શકે છે તેથી જેનેરિક હાઇડલ સિસ્ટમમાં ટર્બાઇન ગિયર બોક્સ જેન સેટ અને સિંકનો સમાવેશ થાય છે સિંક લોડ થશે કોઈપણ પ્રકારનો લોડ હોઈ શકે છે તેથી આ ભાગ ગિયર બોક્સવાળી ટર્બાઇન એ ટર્બાઇન ભાગ છે જનરેટર જન સેટ ડીસી જનરેટર અથવા AC જનરેટર હોઈ શકે છે AC કેસમાં ઇન્ડક્શન જનરેટર અથવા અલ્ટરનેટર હોઈ શકે છે તેથી સીન્ક્રનસ અને અસીન્ક્રનસ હોઈ શકે છે અને પછી તમારી પાસે લોડ તરીકે સિંક અથવા તમે મેઇન્સ ગ્રીડમાં પાછા પમ્પ કરી શકો છો તેથી આ વિવિધ એપ્લિકેશન છે ચાલો આપણે એક ખૂબ જ સામાન્ય લોકપ્રિય હાઇડ્રો મિકેનિઝમ જોઈએ જ્યાં ઇન્ડક્શન જનરેટરનો ઉપયોગ સિંક સાથે ટર્બાઇનને ઇન્ટરફેસ કરવા માટે થાય છે સિંક મેઇન્સ ગ્રીડ અથવા એકલા પ્રમાણભૂત લોડ હોઈ શકે છે તેથી સામાન્ય રીતે જે થાય છે તે છે તેથી તમારી પાસે ઇન્ડક્શન જનરેટર છે તે ડેલ્ટા વિન્ડિંગ છે આ તટસ્થ છે અને આ રેખા છે વાયરિંગ આ રીતે કરવામાં આવે છે તેના દરેક તબક્કામાંથી તે આ RCDમાં બહાર લાવવામાં આવે છે રહેણાંક કરંટ ઉપકરણ પછી તમારી પાસે MCB સર્કિટ બ્રેકર છે સ્વીચ અને તેને આ જેવા કેપેસિટર સાથે અનુસરો C ટુ C તે જ ફેશનમાં જોડાયેલ છે અને ખાતરી કરો કે તે C થી C છે આ એક ઓપન ડેલ્ટા બનાવશે તમારે 3 કેપેસિટરની જરૂર નથી ફક્ત 2 કેપેસિટીન્સનો ઉપયોગ કરો તે ઓપન Δ ગોઠવણી છે તે સંપૂર્ણ Δ રૂપરેખાંકન કરતાં થોડી ઓછી શક્તિ આપી શકશે પરંતુ તે ખૂબ ઓછું ખર્ચાળ છે પછી હું આ C કેપેસિટેન્સ માં એક જ તબક્કાની રેખા દોરી શકે છે અને તે IGC પર જાય છે IGC એ ઇન્ડક્શન જનરેટર કંટ્રોલર સિવાય બીજું કંઈ નથી તે મૂળભૂત રીતે કંઈક એવું છે કે જે અહીં પ્રસ્તુત થયેલ લોડ વધુ કે ઓછા સ્થિર છે તેથી જે થાય છે તે આ બાલ્સ્ટ અને વાસ્તવિક લોડ વચ્ચે ફેરબદલ કરશે તેથી ત્યાં બાલ્સ્ટ હશે અને પછી વાસ્તવિક વપરાશકર્તા લોડ હશે તેથી આ તે જોશે કે જો આ લોડ ઓછો થાય છે તો વાસ્તવિક વપરાશકર્તા લોડ ઘટશે તે બાલ્સ્ટ લોડમાં વધારો કરશે જેથી અહીં પ્રસ્તુત લોડ હંમેશા સમાન રહે જો ત્યાં કોઈ લોડ ન હોય તો સંપૂર્ણ બાલ્સ્ટ લોડ અહીં લાગુ કરવામાં આવે છે અને પછી સમાન પાવર દોરવામાં આવે છે અને જ્યારે આ પૂર્ણ લોડ થાય છે ત્યારે આ બાલ્સ્ટ લોડ કાપી નાખવામાં આવે છે અને હજી પણ સમાન લોડ આ ટર્મિનલ્સ પર રજૂ કરવામાં આવશે જે કારણ કરવામાં આવે છે તે ઇન્ડક્શન જનરેટર છે ફ્રિકવન્સી લોડમાં વિવિધતા સાથે વ્યાપકપણે સ્વિંગ કરે છે તેથી હંમેશાં ખાતરી આપવામાં આવે છે કે લગભગ સતત લોડ અહીં ટર્મિનલ પર રજૂ કરવામાં આવે છે જેથી ઇન્ડક્શન જનરેટરની ફ્રિકવન્સી બદલાતી નથી તેથી તે IGC નું કાર્ય છે તે ઇન્ડક્શન જનરેટર નિયંત્રક છે તે મૂળભૂત રીતે તે જોવાનો પ્રયાસ કરે છે કે બાલસાસ લોડ અને ખરેખર લોડ વચ્ચે તે યોગ્ય રીતે ફેરવાય છે અને જનરેટર સિસ્ટમના ટર્મિનલ્સમાં લગભગ સતત લોડ રજૂ કરે છે તેથી આ રીતે હાઇડલ માઇક્રો અથવા પીકો હાઇડલ સિસ્ટમ કાર્ય કરે છે અને આ એક ખૂબ જ સરળ રૂપરેખાંકન છે પમ્પ્ડ હાઇડ્રો એનનો વિચાર છે જ્યાં પાણીનો પમ્પિંગ એ પમ્પ કરેલા હાઇડ્રો એપ્લિકેશનના ભાગનો અડધો ભાગ છે જ્યાં પીવીનો ઉપયોગ પાણીને પમ્પ કરવા માટે થાય છે કોઈ જળાશયો માટેનો કોઈ ચોક્કસ દર અને એપ્લિકેશનનો બીજો ભાગ જળાશયનો છે સંગ્રહિત પોટેન્શીયલ ઊર્જા રૂપાંતરિત કરવામાં આવે છે અને તે વિશિષ્ટ લોડ્સ સાથે સુસંગત વિદ્યુત સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી આ પંપ હાઈડ્રોનો કોન્સેપ્ટ છે